નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથેની સેવા માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે આપણે ચોથું અઠવાડિયું પૂરું કર્યું છે અને આ અઠવાડિયામાં આપણે કેસ સ્ટડી કરીશું આજે આપણે કેસ સ્ટડી 1 પર ચર્ચા કરીશું આ કેસ સ્ટડી પ્રોફેસર રવિશંકરના "સર્વિસીસ માર્કેટિંગ ઘણા ઇન્ડિયન પર્સપેક્ટીવ" નામના પુસ્તકમાંથી લીધેલ છે તે એક્સેલ પુસ્તકો દ્વારા 2003માં પ્રકાશિત કરવામાં આવ્યું છે સૌપ્રથમ આપણે પ્રવાસન અને મુસાફરી સેવાઓ વિશે વાત કરીએ પ્રવાસન અને મુસાફરી સેવાઓ હેઠળ ઘણી બધી સેવા વર્ગીકૃત છે તેમાં પ્રથમ સેવા છે હોટલ સેવાઓ ભારતમાં હોટેલ મુખ્ય સેવા ઉદ્યોગોમાની એક છે અનેક આંતરરાષ્ટ્રીય હોટેલ ચેઈન સ્વતંત્ર રીતે અથવા કોઈ ભારતીય હોટેલ સાથે વ્યવસાયિક જોડાણ કરીને ભારતમાં આવી છે હોટલના ગ્રાહકો રહેવાનું ખાણીપીણી અથવા આ બધા માધ્યમ દ્વારા આતિથ્ય મેળવે છે અને તેના માટે તેઓ ચૂકવણી કરે છે હોટલ માર્કેટનું વર્ગીકરણ મુલાકાતના હેતુઓના આધારે થાય છે જરૂરિયાતના આધારે મુલાકાતના હેતુઓનું વર્ગીકરણ કરવામાં આવે છે દાખલા તરીકે રજા પર્યટન લક્ષી વ્યવસાય પ્રવાસ લક્ષી કોન્ફરન્સ લક્ષી વિદેશી તથા સ્થાનિક પર્યટકો લક્ષી વગેરે વગેરે હોટલે દરેક પ્રકારના વર્ગીકરણની જરૂરિયાત પૂરી કરવાની હોય છે ઉદાહરણ તરીકે વ્યવસાયિક પર્યટનને રૂમમાં ઇન્ટરનેટની સુવિધાની જરૂર હોય છે તથા તેઓ હોટલમાં વ્યવસાયિક કોન્ફરન્સની સુવિધા મેળવવા પણ ઇચ્છે છે બીજી બાજુ રજા પર્યટન લક્ષી પર્યટકોની હોટલ દરીયા કિનારે અથવા લીલોતરી વાળી જગ્યાએ હોય તેવું ઈચ્છે છે એવી જગ્યા જ્યાં ભીડભાડ ન હોય તો આ અમુક રીતો છે જેના આધારે હોટલમાં ફરીથી વર્ગીકરણ કરી શકાય છે અપર ક્લાસ અપર મિડલ ક્લાસ તથા મિડલ ક્લાસ જેવા જૂથમાં હોટલનું સામાજિક વર્ગીકરણ કરવામાં આવે છે આ ઉપરાંત ખોરાકની પસંદગીના આધારે પણ શાકાહારી તથા માંસાહારી જૂથ બનાવવામાં આવે છે ખોરાકની પસંદગી એ હોટલના વર્ગીકરણ માટે એક મહત્ત્વનું પરિબળ છે જે તે જગ્યામાં કાર્યરત હોટલો સ્થાનિક સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ માંસાહારી કે સંપૂર્ણ શાકાહારી હોટેલ તરીકે કાર્યરત હોય છે હોટેલ માર્કેટિંગ મિશ્રણના 4P છે પહેલું છે હોટલના ઉત્પાદનો તેમાં રહેવાની સગવડ ભોજન અને પીણાં મનોરંજન અને આરોગ્યની સગવડો પાર્કિંગની સુવિધા ઇન્ટરનેટ જેવા પરિબળોનો સમાવેશ થાય છે આ બધા પરિબળોમાં રહેવાની સગવડ અને ખાણીપીણી એ બે મહત્વનાં પરિબળો છે તેથી જ તેને મુખ્ય ઉત્પાદન ગણવામાં આવે છે ત્યારબાદ નો P છે કિંમત હોટલો માટે કિંમત નક્કી કરવું મુશ્કેલ ભર્યું છે કારણ કે અમુક પ્રસંગોને બાદ કરતા હોટલ ગ્રાહકો પાસેથી જુદા જુદા ભાવ ચાર્જ કરી શકતી નથી ઓછી અને વધારે માંગવાળા સમયમા હોટેલ અલગ અલગ ટેરીફ ચાર્જ વસુલ કરી શકે છે ખાસ પ્રસંગ ગ્રુપ બુકિંગ કોર્પોરેટ બુકિંગ જેવી વિવિધ યોજનાઓ થકી હોટલ ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરે છે યીલ્ડ મેનેજમેન્ટના ખ્યાલ થકી હોટેલ નફાની ગણતરી કરે છે અને હોટેલ ની સેવાઓની કિંમત નક્કી કરે છે હોટેલ ઉદ્યોગ ખૂબ જ અલગ છે કારણ કે આ ઉદ્યોગમા ઉત્પાદન પહેલા જ ડિઝાઇન નિશ્ચિત હોય છે ઉપરાંત સેવાની કિંમતમા પણ વારંવાર ફેરફાર કરી શકાતો નથી સેવાનું વિતરણ પણ મર્યાદિત હોય છે વાર્તાલાપ એ આ પ્રકારની સેવા માટે મહત્વનું પરિબળ છે હોટેલએ આ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે એક સંકલિત માર્કેટીંગ સંચાલન અભિગમ હાથ ધરવો જરૂરી છે તેથી જેમ આપણે આગળ ચર્ચા કરી એ મુજબ સૂચક માર્કેટિંગ કમ્યુનિકેશનનો અર્થ છે સંદેશાવ્યવહારના છ પરિબળો જેમાં સંદેશા માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે તેને છ એમ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત સંચાર માધ્યમ વેચાણ પ્રમોશન જાહેરાતો પ્રાઈઝ ઓફ ડિસ્કાઉન્ટ રિબેટ જેવા પરિબળો પણ સમાવેશ થાય છે આ પરિબળોનો ઉપયોગ હોટલ દ્વારા વર્ગીકૃત ગ્રાહકોના વિવિધ જૂથોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે આ પ્રકારના સંદેશાવ્યવહારમાં ગ્રાહકોને શું ગમશે અને શું નહીં ગમે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો હવે આપણે એ સમજવું પડશે કે હોટલ ઉદ્યોગ માટે સંકલિત માર્કેટિંગ કમ્યુનિકેશન શું છે હવે આપણે વાત કરીશું મુસાફરી સેવાઓ અને પર્યટન પર્યટન અને મુસાફરોની સેવામાં આપણે એરલાઇન્સ સેવા માર્કેટિંગની વાત કરીશું પ્રારંભિક રીતે એવું કહી શકાય કે ભારતમાં તાજેતરના દાયકાઓમાં એરલાઇન ઉદ્યોગનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો છે 20મી સદીના દાયકાઓમાં વિમાનમાં મુસાફરી કરવી એ ખૂબ જ વૈભવી ગણાતું હતું પરંતુ આજના સમયમાં વિમાન મુસાફરી એ તદ્દન સામાન્ય બાબત છે આજના સમયમાં લોકોની આવક વધતા ખરીદ શક્તિ વધી ગઈ છે જેથી કરીને મોટી સંખ્યામાં લોકો વિમાન મુસાફરી પસંદ કરી રહ્યા છે જેનાથી સમયમાં ઘણી બચત થાય છે અત્યારના સમયમાં પ્રવાસન ઉદ્યોગમાં સ્પર્ધા તીવ્ર બની ગઈ છે તેથી જ તેમાં માર્કેટિંગની જરૂરિયાત અનુભવાય છે એરલાઇન્સનો વ્યવસાય ખૂબ જ જટિલ છે એરલાઇન્સ એ પરિવહન ઉદ્યોગનો એક ભાગ હોવા છતાં એરલાઇન્સ એકલતામાં કામ નથી કરતી એરલાઇન્સ ઉદ્યોગમાં માર્કેટિંગની વ્યૂહરચના શું હોવી જોઈએ બીજા ઉત્પાદનને લાગુ પડતા માર્કેટિંગ ના સિદ્ધાંતો એરલાઇન્સને પણ લાગુ પડે છે કારણકે એરલાઇન્સ કંપનીઓએ પણ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવાની હોય છે એરલાઇન્સની સેવા એ નાશવંત સેવા છે કારણકે વિમાન એકવાર ઉડી જાય અને વિમાનની બધી સીટો મુસાફરોથી ના ભરાઈ હોય તો તે એરલાઇન્સને એક પ્રકારનું નુકસાન જ છે અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં ગ્રાહક સરળતાથી અન્ય સ્પર્ધક એરલાઇન્સમાં શિફ્ટ થઇ શકે છે તેથી જ માર્કેટિંગના વ્યવસાયિકો આવક શિક્ષણ અને પસંદગીના આધારે બજારનું વર્ગીકરણ કરે છે ત્યારબાદ સંભવિત ગ્રાહકો સાથે જાહેરાત જનસંપર્ક ડાયરેક્ટ ઈમેઈલ અને સેલ્સ કોલ થકી વાર્તાલાપ કરે છે પ્રવાસન એજન્સીઓ દ્વારા માર્કેટિંગ માર્કેટિંગની પ્રક્રિયામાં ઘણી વખત પ્રવાસ ટ્રાવેલ એજન્સીઓ એરલાઇન્સને મદદ કરતી હોય છે જેના કારણે તેઓ એરલાઈન્સના મુખ્ય માર્કેટિંગનું સાધન બની જાય છે ઓનલાઇન ટ્રાવેલ્સ બુકિંગ સેવા કંપનીઓ એરલાઇન્સ કંપનીઓના મુખ્ય ભાગીદારો છે લેપટોપ અને મોબાઇલના વધુ વપરાશના કારણે બધા મુસાફરો હવે વેબ ચેકિંગ અને વેબ ટિકિટિંગ કરતા હોય છે આ પ્રકારની સગવડની ઉપલબ્ધતાને લીધે હવે ગ્રાહકો મનગમતી સીટ અને પસંદગીદાર ભોજન માટે પૈસાની ચુકવણી કરીને સંતોષ અનુભવે છે ઉપરાંત એરલાઈન્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના લોકો માટે વિવિધ પ્રકારનું ભોજન પૂરું પાડવામાં આવે છે એરલાઈન્સ કંપની એ ટ્રાવેલ એજન્સીઓને માર્કેટિંગની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે સંઘ દ્વારા માર્કેટિંગ આજકાલ એરલાઇન્સ કંપનીઓએ પોતાની ટ્રાવેલ એજન્સી અથવા વેબસાઈટ ચાલુ કરીને વ્યાજબી ભાવે ટિકિટ વેચવાનું શરૂ કર્યું છે ઉપરાંત સંલગ્ન ટ્રાવેલ એજન્સીઓએ એક સંઘની રચના કરે છે જેનો ઉદ્દેશ એરલાઇન્સ કંપનીઓએ તુલનામાં સોદાબાજીની શક્તિ મેળવવાનો છે કેન્દ્રીય આરક્ષણ પ્રણાલી દ્વારા કરાતા માર્કેટિંગને સીઆરએસ CRS સેન્ટ્રલ રિઝર્વેશન સિસ્ટમ કહેવામાં આવે છે સીઆરએસ CRS માં પ્રવાસનના વિવિધ રૂટ તેમજ પ્રવાસના ભાડાની યાદી હોય છે તેના થકી જટિલ પ્રવાસ યોજનાનું નિર્માણ થઈ શકે છે સીઆરએસ CRSનો ઉપયોગ ભાડાની કિંમત નક્કી કરવા માટે પણ કરવામાં આવે છે તેથી જ માર્કેટિંગની પ્રક્રિયા આ પ્રકારની વેબસાઈટને હસ્તગત છે જે પ્રવાસીઓને એરલાઇન્સમાં ભાડાની વિગતની સાથે સાથે A જગ્યાથી B જગ્યાની ઉડાન વિશે પણ માહિતગાર કરે છે માર્કેટિંગ અને વિવિધ ઉડાનને લગતા કાર્યક્રમો એ માર્કેટિંગ વ્યૂહ રચનાનો જ એક ભાગ છે ફિર્કવન્ટ ફલાઈંગ પ્રોગ્રામમાં પ્રવાસીઓ એરલાઇન્સ કંપનીઓ થકી કેટલી સફળ મુસાફરી કરી છે તે નંબરના આધારે તેમને પોઇન્ટ આપવામાં આવે છે આ પોઇન્ટનો ઉપયોગ કરીને પ્રવાસીઓ પોતાના કુટુંબ સાથે એરલાઇન્સમાં મફત અથવા ડિસ્કાઉન્ટેડ દરે પ્રવાસ કરે છે આ કાર્યક્રમ મુસાફરોને તેમની કંપનીના ખર્ચે ઊચા ભાડાની સફર કરવાનો તર્ક પૂરો પાડે છે કેટલીક અનિવાર્ય પરિસ્થિતિના લીધે એરલાઇન્સ સેવાની માંગમા થતાં ઘટાડામાંથી એરલાઇન્સ બહાર લાવવા માટે માર્કેટિંગ બોનાન્ઝા જેવી સ્કીમ લાવે છે માર્કેટિંગ બોનાન્ઝા અંતર્ગત એરલાઇન્સ કંપની અભૂતપૂર્વ પ્રમોશન કરે છે જ્યારે વિમાન ઉડાન ન ભરે ત્યારે મુસાફરોને ભોજન આપવું અને જ્યારે વિમાન સમયસર ન ઊપડે ત્યારે મુસાફરોને રહેવાની સગવડ કરી આપવી આધુનિક ટેકનીકના જમાનામાં જ્યારે સેવાનો તફાવત ખૂબ જ ઓછો હોય છે ત્યાંરે જાહેરાત માર્કેટિંગનું એક મહત્ત્વનું પરિબળ છે એરલાઇન્સ કંપનીએ તેની ઇમેજ કાર્યક્ષમતા અને સેવાને અન્ય કરતાં વધુ સારી સાબિત કરતી છબી રજૂ કરવાની હોય છે તેથી જ એરલાઇન્સની છબી અને કાર્યક્ષમતાનો આધાર તેની સેવા પર છે અંતે આપણે એ તારણ પર પહોંચ્યા છીએ કે છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન સરકાર સંચાલિત ભારતીય એરલાઇન્સને ઇજારાશાહીને સમાપ્ત કરવાની શરૂઆત કરવામાં આવી છે અને તેમાં ઘણી સ્થાનિક અને વિદેશી કંપનીઓએ પણ યોગદાન આપ્યું છે હવે ભારતીય એરલાઇન્સ મુળભુત રીતે એર ઇન્ડિયા સાથે મર્જર થઈ ગઈ છે અને એરઇન્ડિયા સ્ટાર એરલાઇન્સ ગ્રુપનો એક ભાગ બની ગયું છે અને તેમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે સીટો ની ગોઠવણી તાર્કિક રીતે થઈ રહી છે જેથી એરપોર્ટ પરથી જ વિમાન ની સીટો ભરાઈ જાય જેથી કોઈ ચોક્કસ રૂટ પર ભાગ્યે જ નુકશાન થાય પરંતુ જે રૂટમાં પુરતા મુસાફરો ઉપલબ્ધ નથી તે રૂટની સીટોના ભાડા વધારવામાં આવે છે જે લોકોની કંપની તેમના મુસાફરીની ચુકવણી કરતી હોય છે તેવા જ લોકો આ પ્રકારની એરલાઇન્સ લે છે પ્રવાસન અને મુસાફરી સેવાઓ ચાલો હવે આપણે પ્રવાસન સેવા માર્કેટિંગ વિશે ચર્ચા કરીએ ટ્રાવેલ એજન્ટ ફક્ત મુસાફરી કરવાનો વ્યવસાય નથી કરતા પરંતુ તેની સાથે સાથે હોટલ અને અન્ય સંબંધિત વ્યવસાયને પણ આવક ઉત્પન્ન કરવાની તક આપે છે ટ્રાવેલ એજન્ટ એ પ્રવાસીઓ અને અન્ય સંબંધિત વ્યવસાય વચ્ચેની મહત્ત્વની કડી છે પ્રવાસન સેવા માર્કેટિંગના 7C છે પ્રથમ છે યોગ્યતા યોગ્યતા એટલે તરત સ્ટાફનું શ્રેષ્ઠ કાર્ય મજબૂત દેખરેખ અસરકારક સિસ્ટમ અને નિયંત્રણો અહીં યોગ્યતા એ સામાન્ય હોશિયારી કરતા વધુ તકનીકી શ્રેષ્ઠતા સાથે સંબંધિત છે ત્યારબાદ છે વિશ્વસનીયતા બજારમાં ખ્યાતિ અને નામના મેળવવા માટે સૌથી મહત્વનું પરિબળ છે વિશ્વાસનીયતા ટ્રાવેલ એજન્ટે તેની વિશ્વસનીયતા દર્શાવવી જરૂરી છે ટ્રાવેલ એજન્ટે એ ખાતરી કરવી આવશ્યક છે કે તે મુસાફરો માટે સૌથી અસરકારક અને કાર્યક્ષમ પ્રકારના નિર્ણય લેવાની યોગ્યતા રાખે છે પરંતુ ગ્રાહકોને આપવામાં આવતી અંતિમ સેવા પર એજન્ટોનુ નિયંત્રણ હોતું નથી જો સારા એજન્ટને પોતાની તકનીકી અને સંચાલનની કુશળતા પર વિશ્વાસ હોય તો તે પોતાને અને ગ્રાહકને નુકસાનથી સુરક્ષિત રાખવા તકનીકો અને યોજનાઓ વિકસાવશે બજારમાં ટકી રહેવા માટે એજન્ટોની વિશ્વસનીયતા જરૂરી છે સુસંગતતા માલસામાનનું વેચાણ કરતી વખતે ગુણવત્તા જાળવવી ખૂબ જ સરળ છે પરંતુ સેવાઓની બાબતમાં તેના અવલોકનના પરિમાણો મૂર્ત હોય છે તેમજ ગ્રાહકોની સેવા અંગેની સમજ શક્તિ પણ અલગ અલગ હોય છે તેથી જ સેવાઓનું વેચાણ ખૂબ જ મુશ્કેલ છે કસ્ટમાઇઝેશન એવી કોઈપણ એરલાઇન્સ નથી કે જે ગ્રાહકો દ્વારા પસંદ અથવા નાપસંદ કરવામાં આવી હોય દરેક ગ્રાહકનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ હોય છે અને ગ્રાહક એરલાઇન્સ પાસેથી આશા રાખે છે કે તેના દૃષ્ટિકોણને સમજવામાં આવે ગ્રાહકોને જાળવી રાખવા માટે કસ્ટમાઇઝેશન મહત્વપૂર્ણ છે જો ગ્રાહકો એવું માને કે તેમને પૂરતી કાળજી લેવામાં આવી રહી છે તો સેવામાં આવતી સમસ્યાઓ કે ભૂલો માટે ગ્રાહકો એરલાઇન્સને જવાબદાર નહીં ગણે ત્યારબાદ છે કલાઉટ મશીનના બધા જ બટન દબાવવા છતાં મશીન ચાલતું ન હોય ત્યારે કલાઉટનો ઉપયોગ કરવામાં આવે છે સંખ્યાબંધ સિદ્ધાંતો દ્વારા નિર્ધારિત ઓપરેશનલ સિસ્ટમની બહુ વિવિધતા હોવા છતાં રદ વિલંબ અને ટેરીફ જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે ટ્રાવેલ એજન્ટો માટેના માર્કેટિંગના પડકારોમાં ઓછી સામાન્ય જાગૃતિ તીવ્ર સ્પર્ધા નબળું ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ નિયંત્રણના અભાવે જેવાં પરિબળોનો સમાવેશ થાય છે સારાંશ તરીકે જોઈએ તો ભારતે છેલ્લા સિત્તેર વર્ષોમાં આ પ્રવાસન ક્ષેત્રે ઝડપી પરંતુ અનિયંત્રિત વિકાસ કર્યો છે સામાન્ય પરિબળોમાં 7C અને ચોક્કસ પરિબળોમાં માર્કેટર તથા ગ્રાહકો દ્વારા પસંદ કરેલ ઘટકોનો સમાવેશ થાય છે અત્યંત વ્યક્તિગત સેવા એ અન્યના પ્રદર્શન પર પણ નિર્ભર હોય છે એક સફળ ટ્રાવેલ સેવા માર્કેટર વેપારની અનિવાર્યતાને ઓળખે છે અને ગ્રાહકોને સમજાવવા અને સંતુષ્ટ કરવામાં સક્ષમ છે હવે આપણે વાત કરીશું રેલવે સેવા માર્કેટિંગની ભારતીય રેલવે હંમેશા એ આધાર પર કામ કરે છે કે તેમને કોઈ સ્પર્ધક કંપની નથી ઉપરાંત ભારતીય રેલવે એવું માને છે કે તેમને માર્કેટિંગની કોઈ જરૂર નથી કારણ કે તેમની સેવાઓને માંગ ક્ષમતા કરતાં ઘણી વધારે છે તેમ છતાં ભારતીય રેલ્વે પરિવહનના અન્ય માધ્યમો સાથે સ્પર્ધા કરી રહી છે જ્યાં સુધી રેલવેની સેવાઓનો સંબંધ છે ત્યાં સુધી આ પ્રકારની સેવાઓમા કિંમતો જ મુખ્ય પરિબળ છે તેને સમયાંતરે અપડેટ કરવાની જરૂર છે પરિવહનની બાબતમાં ભારતીય રેલવે આંશિક એકાધિકાર ભોગવે છે જેના કારણે માર્કેટિંગ પરિબળોનો ઉપયોગ મર્યાદિત થઈ જાય છે ઉપરાંત રેલ્વે સેવાની પુરવઠા કરતાં માંગ વધારે છે ભારતીય રેલવેની આંશિક એકાધિકારની સ્થિતિ તથા સામાજિક કલ્યાણના ઉદ્દેશય જેવા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને મુસાફરોના ભાડાનું માળખું રચવામાં આવે છે વિકાસશીલ અર્થવ્યવસ્થાની આવશ્યકતા દેશમાં ઔદ્યોગિક આર્થિક અને સામાજિક વિકાસમાં પરિવહન અને માળખાકીય સુવિધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરિવહનના વિવિધ વિકલ્પો પૈકી આપણા દેશને રેલ પરિવહન પર વધારે ને વધારે આધાર રાખવો પડે છે મર્યાદિત સંસાધનોની ઉપલબ્ધતાના કારણે રેલવે એ મુખ્યત્વે આંતરિક ભંડોળમાંથી જરૂરિયાતો પૂરી કરવી પડે છે આ બાબતમાં કિંમત નિર્ધારણની નીતીને ધ્યાનમાં રાખવી જરૂરી છે રેલવેને આર્થિક રીતે સફળ બનાવવા માટે મુખ્યત્વે ચાર શરતો સંતોષવી જરૂરી છે પહેલું છે સંપત્તિની જાળવણી અને સારી સેવાની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત ભંડોળ હોવુ બીજું મશીનરીને સમયસર બદલવાની જોગવાઈ હોવી જોઈએ ત્રીજું વૈજ્ઞાનિક રીતે સાચી ગણતરી પ્રમાણે પેન્શન ફંડનું સંચાલન કરવું અને છેલ્લે રેલવેએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે રોકાણ પર યોગ્ય વળતર મળી રહે અસરકર્તા પરિબળ સામાન્ય માણસનું હિત તથા રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી સામાજિક સેવાઓ એ ઓછા દરે ઉપલબ્ધ જાહેર સેવાઓની ઉપયોગીતાઓ કરતા ચોક્કસપણે વધારે મહત્વપૂર્ણ છે સામાન્ય માણસ તેની વાર્ષિક આવક માંથી મોટા ભાગની મૂડી ખર્ચે છે તેથી જ મુસાફરી સેવાને સબસીડીના દરે આપવાના બદલે મુસાફરો જાતે ચૂકવણી કરે તેમ જ સામાન્ય માણસનું હિત રહેલું છે વહીવટી કિંમત નક્કી કરતી વખતે સંસ્થાની કાર્યક્ષમતાના સ્તરને અવગણી શકાય નહીં એ બાબત મહત્વપૂર્ણ છે કે રેલવે એ અન્ય પરિવહનનોથી અલગ નથી ઇચ્છનીય કાર્યક્ષમતાના સ્તર પર નિર્ણય લેતી વખતે દેશમાં હાજર એકંદર સેવા વાતાવરણને પણ ધ્યાનમાં લેવું જોઈએ ટૂંકમાં એ કહી શકાય કે વિકાસશીલ અર્થતંત્રની જરૂરિયાતને સંતોષવા માટે રેલવેએ પરિવહન ક્ષેત્રમાં વધુને વધુ પ્રભાવશાળી ભૂમિકા ભજવવી પડશે સાર્વજનિક સેવા ઉપયોગીતાઓ માટે વપરાશકર્તા દ્વારા યોગ્ય કિંમત ચૂકવવામાં આવે તેમા જ સામાન્ય માણસનુ હિત રહેલું છે માલ સામાન અને મુસાફરીના પરિવહન માટેના દરો લાંબાગાળાના ખર્ચ કરતા ઓછા ન હોવા જોઈએ રેલવે પાસે ખર્ચાળ વત્તા અભિગમ હોવો જોઈએ નહીં અને સંસાધનોની ઉચ્ચતમ સંભવિત કાર્યક્ષમતા અને ઉત્પાદકતા હાંસલ કરવા માટે તમામ સંભવિત પગલા લેવા જોઈએ આજના સમયમાં રેલ્વેની સુરક્ષા રેલવે માટે ચિંતાનો વિષય બની છે ગઈકાલે જ રેલવે લાઇન માં તિરાડ પડવાથી રેલવેમાં મોટો અકસ્માત થયો હતો આપણી હાલની રેલ્વે સિસ્ટમ100 150 વર્ષ જૂની છે અને તે ઘણું સમારકામ માગી લે છે રેલ્વે પણ શ્રેષ્ઠ ટ્રેનો દ્વારા ઉચ્ચ કિંમતે શ્રેષ્ઠ સેવા પ્રદાન કરે છે તેથી એવું કહી શકાય કે સારી સેવા પૂરી પાડવાની બાબતમાં રેલવે એરલાઇન્સ સાથે સ્પર્ધા કરે છે આ પ્રકારની રેલવે સેવા એ લોકો માટે છે જેમને લાંબી મુસાફરી કરવામાં વાંધો નથી તેવી જ રીતે પેલેસ ઓન વ્હીલ્સ જેવી સેવાઓ વિદેશીઓ અને અન્ય લોકોને ઓછી કિંમતે સારી સેવા પૂરી પાડે છે રેલ્વે સતત પોતાની કાર્યશૈલી માં સુધારા કરીને સારામાં સારી સેવા આપવાનો પ્રયાસ કરી રહી છે દાખલા તરીકે કોચની વ્યવસ્થા તથા ટિકિટની સુવિધાઓ વગેરે વગેરે આજકાલ બધા જ વેબસાઇટ તથા મોબાઈલ ફોન પર ટિકિટ બુક કરાવે છે આવા અનેક ઘણા ફાયદા લોકો રેલવે થકી લે છે જોકે હજી પણ રેલવેની સેવામાં ઘણી બધી ખામીઓ છે અને તેમાં સુધારા માટે ઘણો અવકાશ છે પરિવહન અને લોજિસ્ટિક સેવાઓ તેમાં મલ્ટીમોડલ માલવાહક પરિવહન સેવાઓનું માર્કેટિંગ થાય છે ભારતમાં માલવાહક પરિવહન મુખ્યત્વે રેલવે અને રોડ પર આધારિત છે વ્યાપક સ્તરે માલવાહક પરિવહન સેવાઓની માંગ પુરવઠા કરતાં હંમેશાં વધારે હોય છે તાજેતરના વર્ષોમાં લોજિસ્ટિક સંચાલનની ઉપયોગીતા અને જાગૃતિમાં વધારો થયો છે પરિવહનનું મૂલ્ય પરિવહનની ગતિ તથા સેવાઓની ગુણવત્તાની લોજિસ્ટિકના સંચાલન પર નોંધપાત્ર અસર થઈ છે માલવાહક પરિવહન એક સેવાનુ એક એવું ક્ષેત્ર છે જ્યાં વ્યક્તિગત માર્કેટિંગ સમાજના ઉદ્દેશ્ય પૂરા કરે છે તેથી જ તેને સામાજિક માર્કેટિંગ કહેવામાં આવે છે બદલાતા વાતાવરણનું વિશ્લેષણ કરવા માટે પર્યાવરણ અંગેની માહિતી અને પુરવઠા પ્રદાન કરનારી કંપનીઓનું વિગતવાર વિશ્લેષણ જેવા પરિબળો જરૂરી છે મલ્ટીમોડલ પરિવહન સેવાઓની માંગ ભારતમાં બિનજથ્થાબંધ કોમોડિટીઝના મલ્ટીમોડલ પરિવહન સેવાઓની માંગને રચતા ત્રણ મુખ્ય પરિબળો છે પ્રથમ પરિબળ એ ઉત્પાદન કેન્દ્ર અને પોર્ટના પ્રવેશદ્વાર વચ્ચે રોડ અથવા રેલ રોડ ના સંયોજન દ્વારા આયાત અને નિકાસના કાર્ગોને ખસેડવાની જરૂરિયાતો સાથે સંબંધિત છે બીજો પરિબળ કાર્ગોની અવરજવર સાથે સંબંધિત છે કાર્ગોની અવરજવર રોડ દ્વારા રેલ દ્વારા અથવા બંનેના સંયોજન દ્વારા થાય છે ત્રીજું પરિબળ દરિયાઈ બંદર અને ભૂમિ સરહદ ચોકી વચ્ચેના અંતર દરમિયાન અન્ય દેશના કાર્ગોના વાહનની માંગને સંબંધિત છે મલ્ટીમોડલ પરિવહન સેવા માટેનો પુરવઠો મલ્ટીમોડલ પરિવહન સેવાના ખ્યાલની જાણકારી અને તેના લાભની જાગૃતતા હોવા છતાં આ ક્ષેત્રના વિકાસ માટે અત્યાર સુધી ખાસ કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા નથી આ ક્ષેત્રમાં રેલવેએ લાંબા સમય સુધી શાસન કર્યું છે પરંતુ હવે સરકાર પાણી તેમજ રેલ રોડ સંયોજન જેવા કેટલાક અન્ય વિકલ્પો શોધી રહી છે આ બાબતમાં નિર્ણયક કોણ છે તે જાણવું જરૂરી છે નિર્ણય લેનારાઓમાં ગ્રાહકો જેવા કે કાર્ગો મોકલનારા કાર્ગો પ્રાપ્ત કરનારા અથવા મધ્યસ્થી જેવા કે કસ્ટમ હાઉસ એજન્સી પરિવહન સેવા આપનારા અને સરકાર નો સમાવેશ થાય છે 5C સાથે માર્કેટિંગ પ્લાન ઘડવો એન્ટરપ્રાઇઝે તેના મિશનના વાક્યને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવું જરૂરી છે તેમાં વિવિધ સમયગાળા દરમિયાન વ્યવસાયના ઉદ્દેશો નીતિઓ અને પ્રતિબદ્ધતાઓની માહિતી આપવી જોઈએ એન્ટરપ્રાઇઝની યોગ્યતા એન્ટરપ્રાઇઝ માટે સેવાના પેકેજ વ્યાખ્યાયિત કરવા જરૂરી છે કારણ કે તેના થકી જ ગ્રાહકો અને સ્પર્ધકો બંનેને બજારની પૂરી સમજણ મળે છે તક ઝડપવા માટે કસ્ટમાઇઝેશન ક્ષમતા હવેના તબક્કામાં કંપનીએ બજારમાં રહેલી તકોને ઝડપી પાડવા માટે પોતાની ક્ષમતાનો મૂલ્યાંકન કરવા માટે સ્વોટ વિશ્લેષણ કરવું જરૂરી છે એન્ટરપ્રાઇઝે બજારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે વિભેદક અને કસ્ટમાઇઝડ સેવા પેકેજ ઓફર કરવા પડશે સંકલન અને સંયોગ ઉપરોક્ત ચર્ચાએ સફળ માર્કેટિંગ કરવા માટેના પર્યાપ્ત સંકેતો પ્રદાન કર્યા હશે તેના થકી એન્ટરપ્રાઇઝને ટૂંકા મધ્યમ અને લાંબાગાળાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે કંપનીની યોજનાઓ બજાર સંશોધન અને તેના દ્વારા સંગ્રહ થયેલ માહિતીને આધારિત હોવી જોઇએ કંપનીએ ગુણવત્તા શ્રેષ્ઠ તકનીકી તથા કાર્યાત્મક ગુણવત્તાવાળી સેવાઓ દ્વારા સ્પર્ધા કરવી જોઈએ જેથી કરીને બજારમાં ગ્રાહકોની શોધી અને આકર્ષી શકાય સારાંશ તરીકે મલ્ટીમોડલના માર્કેટિંગ વ્યૂહરચના ઘડવામાં આવે છે અને ત્યારબાદ કરાર સંબંધી અને વિભેદક કિંમતોના સ્વરૂપમાં ચોક્કસ માર્કેટિંગના કાર્યક્રમો વિકસિત થાય છે તેમાં કંપનીએ સ્પર્ધાત્મક લાભ લેવા માટે પરિવહન સેવાઓનો એક ઘટક તરીકે ઉપયોગ કરવો આવશ્યક છે કારણ કે તે માર્કેટિંગ મિશ્રણના બીજા ઘટકોની સરખામણીમાં સ્પર્ધાત્મક લાભ મેળવવા માટેની મહત્તમ સંભાવના પ્રદાન કરે છે હવે આપણે પરિવહન અને લોજિસ્ટિક્સ સેવાઓ જેવી કે કુરિયર સેવાઓ માર્કેટિંગ અને સ્પીડ પોસ્ટ અનુભવની વાત કરીએ ૧૯૮૦ સુધી આપણામાંના દરેક વ્યક્તિ ટપાલ વિતરણ માટે પોસ્ટ ઓફિસ પર નિર્ભર હતા પરંતુ ખાનગી કંપનીઓના આવવાથી પોસ્ટ ઓફિસ પરની નિર્ભરતામાંથી લોકોને સંપૂર્ણ મુક્તિ મળી છે તેમજ દસ્તાવેજો ખૂબ જ ઝડપથી સલામત રીતે પહોંચી શકાય છે સ્પીડ પોસ્ટની માર્કેટિંગ વ્યૂહરચના આ વિકસતા બજારમાં માર્કેટિંગ વ્યૂહરચના આક્રમક હોવી જોઈએ ઝડપથી વિકસતા બજારમાં અગ્રણી કંપની પ્રારંભિક લાભ લે છે પરંતુ બજારમાં વિશાળ તકોની ઉપલબ્ધતાના કારણે અનુયાયી કંપનીઓ પણ નફો કરે છે આ સેવા ઉત્પાદન વિશે જાણીએ સ્પીડ પોસ્ટ એ ટપાલ વિભાગ દ્વારા ઓફર કરાયેલા ઉત્પાદન મિશ્રણનો એક ભાગ છે તે ઉત્પાદન મિશ્રણમાં રહેલ સમાન ઉત્પાદન લાઇન અથવા વિભેદક ઉત્પાદન લાઇનથી વિપરીત છે ટપાલ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના ઉત્પાદનો ઓફર કરવામાં આવે છે જેમકે મેઈલ સેવા બચત યોજના વીમાની યોજના મનીઓર્ડર પાર્સલ સ્પીડ પોસ્ટ અને વ્યવસાયી જવાબ કાર્ડ સ્પીડ પોસ્ટ એ એકમાત્ર એવી પ્રોડક્ટ છે જે ખાનગી કંપનીના ઉત્પાદનો સાથે સીધી સ્પર્ધામાં છે તે ટપાલ વિભાગની વધુ આવક મેળવતુ ઉત્પાદન છે સ્પીડ પોસ્ટ પોતે ઇએમએસ આંતરરાષ્ટ્રીય સેવા બ્રાન્ડનું નામ છે સ્પીડ પોસ્ટ અને માર્કેટિંગ વ્યૂહરચના કિંમત નિર્ધારિત કરવી સંસ્થા દ્વારા નિર્ધારિત કિંમત એ વસ્તુની માંગ તથા તેના માર્કેટિંગ ઉદ્દેશય પર અસર કરે છે પ્રારંભિક સમયમાં ભાગ નિર્ધારણ અંગેનો નિર્ણય દર અને કિંમત વત્તા ભાવની વિભાવના પર આધારિત હતો આજ સુધી સ્પીડ પોસ્ટ માટેની કિંમતની વ્યુરચના યથાવત રહી છે ભવિષ્યમાં સ્પીડ પોસ્ટ માટેની કિંમત નિર્ધારણ વ્યૂહરચના માર્ક અપ કિંમત અથવા ચાલુ દરના આધારે પસંદ કરી શકાય છે સ્પીડ પોસ્ટમાં સ્થાનિક સ્ટેશનો આંતરરાષ્ટ્રીય સ્ટેશનો એક્સ્ટેંશન કેન્દ્રો અને તેને સંકલિત સ્થાનોનો સમાવેશ થાય છે ઉપરાંત સ્પીડ પોસ્ટની અન્ય હજારો પેઢીઓ સાથે કરારબદ્ધ વ્યવસ્થાઓ પણ છે કરારની વ્યવસ્થા તેવી કંપનીઓ સાથે કરવામાં આવે છે જ્યાં દરરોજ નિયમિત રીતે ટપાલની હેરફેર થતી હોય અથવા નિશ્ચિત સ્થાન પર સમયાંતરે ટપાલની હેરફેર થતી હોય સ્પીડ પોસ્ટે વર્તમાન છબીથી વિપરીત છબી વિકસાવવી પડશે જોકે કંપનીની છબી બનાવવાની કે સુધારવાની પ્રવૃત્તિ કંપનીના એક અલગ વિભાગ દ્વારા કરવામાં આવે છે સ્પીડ પોસ્ટ સંચાર ચેનલો તરીકે પ્રિન્ટ મીડિયા ફિલ્મ વિડીયો ટેપ હોર્ડિંગ્સ બિલબોર્ડ ચિન્હો અને પોસ્ટરનો ઉપયોગ કરે છે સ્પીડ પોસ્ટએ વર્તમાન છબીથી વિપરીત ઇચ્છિત છબી ધરાવતું ચિત્ર વિકસાવવુ પડશે અને ટપાલ વિભાગ દ્વારા યોગ્ય છબી બનાવવાની કવાયત હાથ ધરવી પડશે સ્પીડ પોસ્ટ પ્રિન્ટ મીડિયા ટેલિવિઝન ફિલ્મ વીડિયોટેપ હોર્ડિંગ્સ તથા અન્ય સંચાર માધ્યમનો ઉપયોગ કરી શકે છે સારાંશ તરીકે ભારતીય ટપાલ સેવા હંમેશા એકતા અને સર્વવ્યાપકતાની છબી ધરાવે છે આધુનિક સમયમાં ઝડપી અને બાંયધરી કૃત ટપાલ વિતરણની વધતી જતી માંગ અને જસ્ટ ઈન ટાઈમ જેવા ખ્યાલના આગમનથી ખાનગી કુરિયર કંપનીની આવકમાં વધારો થયો છે કુરિયર બજાર વધતી જતી સુવિધાઓ અને અન્ય પરિબળોના લીધે વધુ ને વધુ વિશિષ્ટ બન્યુ છે સ્પીડ પોસ્ટ એ પોતાના માટે સ્વચ્છ બજાર વ્યૂહરચના તૈયાર કરી છે પોતાની કામગીરીને બહેતર બનાવવા માટે સ્પીડ પોસ્ટ તકનીકી ઓટોમેશન વાપરવાની યોજના ધરાવે છે જે ટપાલ વિભાગની ઓફિસમાં વ્યવસાયિક અને ગ્રાહક લક્ષી વાતાવરણની ખાતરી આપે છે આપણામાંથી ઘણાને સ્પીડ પોસ્ટનો આ બદલાવ જોયો છે ત્યારબાદ આવે છે પરિવહન અને લોજિસ્ટિક્સ સેવાઓ પાઇપલાઇન દ્વારા લોજિસ્ટિક સેવાઓનું માર્કેટિંગ પાઇપલાઇનથી કોઈપણ દેશ માટે જીવન રેખા સમાન છે પાઇપલાઇન દૂર અંતરના સ્થળો સુધી ક્રૂડ અને પેટ્રોલિયમ ઉત્પાદનોને વપરાશકારો સુધી લઇ જાય છે પાઈપલાઈન સંબંધિત ઉત્પાદનો માં કોટિંગપાઈપઈન્ડકશન મિશ્રણનો સમાવેશ થાય છે તે પાઇપલાઇન અને રિફાઇનરી પ્રોજેક્ટ માટે જરૂરી છે પાઇપલાઇન ઉદ્યોગમાં તેલ અને ગેસ કંપનીઓ છે કારણ કે આ ઉદ્યોગમાં વેચાણકર્તાઓ અને ગ્રાહકો વાસ્તવિક વપરાશકારો છે માંગ અને પુરવઠામાં હંમેશા તફાવત રહે છે તેથી આ ઉદ્યોગમાં ઉત્પાદનનુ માર્કેટિંગ ન થાય તો પણ ખરીદદારો તો રહેશે જ આ ઉદ્યોગમાં માર્કેટિંગ મિશ્રણના 4P લાગુ પડતા નથી કારણકે ઉત્પાદનની માંગ હંમેશા રહે છે હવે આ ઉદ્યોગમાં એક નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે તેમાં ચોક્કસ સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા લોજિસ્ટિક બનાવવામાં આવે છે તેની માલિકી અને સંચાલન પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ કંપનીને સોંપવામાં આવે છે આ સિસ્ટમને બિલ્ડ ઓન ઓપરેટ અને ટ્રાન્સફર એટલે કે BOOTકહેવામાં આવે છે લોજિસ્ટિક સેવાઓના 4P એટલે પ્રોજેક્ટ સમજાવટ ધીરજ અને કિંમત છે પાઈપલાઈન કોઈ પણ દેશની જીવાદોરી હોય છે પાઇપલાઇન માટે પેટ્રોલિયમ પ્રોડક્ટને રિફાઇનરીઓથી દુર અંતિમ વપરાશકર્તા સુધી લઇ જાય છે તેલ અને ગેસ કંપનીઓ દ્વારા સંશોધન રિફાઇનરી અને વિતરણમાં પાઇપલાઇનનો મુખ્ય ઉપયોગ થાય છે તેથી હવે આપણે વિવિધ પ્રકારની સેવાઓ વિશે ચર્ચા કરી અને એમાંની અમુક સેવાઓ આજના સમયના સંદર્ભમાં કેવી રીતે વિતરીત થઈ રહી છે તે તમારે વિગતવાર સમજવું પડશે ઉપરાંત આ પ્રકારની સેવાઓ દ્વારા ઉદ્યોગ માં કયા કયા ફેરફારો લાવી શકાય તેના પર ચિંતન કરવું આવશ્યક છે મને સાંભળવા બદલ આભાર મને આશા છે કે તમને મદદ મળી હશે